ફ્રી સ્પેસમાં ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ II મેક્સવેલના સમીકરણોથી તરંગ સમીકરણનું ડેરીવેશન આપણે ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ માટે અગાઉના વ્યાખ્યાનમાં મેં દલીલ કરી મેં ફેરાડેના નિયમ Faradays law ના આધારે દલીલ કરી હતી જે મુજબ E નું કર્લ E B∂t છે અને ફ્રી સ્પેસ માં ડિસ્પ્લેસમેન્ટ કરંટ ધરાવતું સમીકરણ B00E∂t છે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ બદલાય છે જ્યારે તેઓ અને એકબીજાને જનરેટ કરે છે અને તે પ્રોપગેટ કરે છે તેને ટકાવી રાખવું શક્ય છે તો આપણે અહીં ફેરાડેના નિયમનો ઉપયોગ કરીએ છીએ અને આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ પર આધારીત છે આ વ્યાખ્યાનમાં હું તેમનો ઉપયોગ જેમ મેક્સવેલે લખ્યું છે તે રીતે કરવા માંગુ છું અને તે મેક્સવેલના સમીકરણોનો ઉપયોગ કરીને આપણે તરંગ સમીકરણ મેળવવા અને પછી તેની વધુ ચર્ચા કરવા માંગીએ છીએ તો આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં આપેલી દલીલો કરતાં આપણે ગાણિતિક રીતે થોડુંક વધુ કાળજીપૂર્વક રહીશું પરંતુ હું ઇચ્છું છું કે આપણે અગાઉના વ્યાખ્યાનમાં જે કર્યું છે તેની તમે કદર કરો તેણે તમને ઇલેક્ટ્રીક અને મેગ્નેટીક ફિલ્ડ્સ કેવા દેખાઈ શકે છે અને તેઓ એકબીજા સાથે કેવી રીતે બદલાય છે તેની ભૌતિક અનુભૂતિ આપી છે આ વ્યાખ્યાનમાં આપણે એ જ નિરૂપણને વધુ વ્યવહારદક્ષ ગાણિતિક પદ્ધતિમાં જોઈશું તેથી શરૂ કરતા સાથે ચાલો આપણે ફરી એકવાર મેક્સવેલનાં બધાં સમીકરણો લખીએ અને હું તેમને ફ્રી સ્પેસ માટે લખી રહ્યો છું તે ફ્રી સ્પેસ માટે છે અને ત્યાં કોઈ ચાર્જ નથી કોઈ ચાર્જ ઘનતા નથી તેથી મારી પાસેનાં સમીકરણોમાં પહેલું છે E નું ડાયવર્જન્સ E0 છે E નું કર્લ E B∂t છે B નું કર્લ B00E∂t છે જયાં કોઈ વાસ્તવિક કરંટ નથી આપણી પાસે ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે અને B નું ડાયવર્જન્સ B0 છે ચાલો આપણે કર્લના બે સમીકરણો ફરી જોઈએ અને આ ફેરાડેના નિયમના સમીકરણનું ફરી એક વાર કર્લ લઈએ તો સમીકરણ ∂tB મળશે અહીં મેં બંને બાજુ કર્લ લીધું છે E 2E ∂t00E∂t ના બરાબર છે પ્રથમ સમીકરણથી ગૌસનો નિયમ પરથી તમે કહી શકો કે આ ટર્મ 0 છે અને તેથી મને 2E002Et2 સમીકરણ મળે છે E 2E ∂t00E∂t 2E002Et2 ખાસ કરીને જો E માં થતો ફેરફાર ફક્ત એક જ દિશામાં હોય માની લો કે X દિશામાં હોય તો પછી મને 2E002Et2 સમીકરણ મળશે જ્યારે હું આ E લખી રહ્યો છું એટલે કે દરેક કોમ્પોનેન્ટ આ સમીકરણને સેટીસ્ફાય કરે છે ચાલો આ સ્પષ્ટ રીતે લખીએ મારી પાસે 2Exx2002Ext2 છે આપણે જોઈશું કે આ સમીકરણ ખરેખર રીડન્ડન્ટ છે કારણકે ત્યાં કોઈ X કોમ્પોનેન્ટ હશે નહિ પછી 2Eyx2002Eyt2 છે અને2Ezx2002Ezt2 છે નોંધો કે આ એ જ તરંગ સમીકરણ જેવું છે જયાં અહીં આ કવાન્ટીટી 1c2 છે તો તે સાથે આ 2fx21c22ft2 ના બરાબર થાય છે તેથી આપણે તરત જ જોઈ શકીએ કે આ ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ અથવા પ્રોપગેશન ની સ્પીડ c100 હશે અને E એક તરંગની જેમ પ્રોપગેટ કરે છે આપણે B સમીકરણ માટે પણ એ જ કરી શકીએ 2Exx2002Ext2 2Eyx2002Eyt2 2Ezx2002Ezt2 c100 અને આપણે B માટેના સમીકરણમાં જે મેળવીએ છીએ તે છે આપણે B ના કર્લથી પ્રારંભ કરીએ તો B નું કર્લ B00E∂t છે અને આપણે બંને બાજુએ કર્લ લઈએ તો 00∂t થશે B 2B00∂t B∂t ના બરાબર છે B એ 0 ના બરાબર છે જેથી મને 2B002Bt2 સમીકરણ મળશે જે B ફિલ્ડ માટેનું સમીકરણ છે તેથી E અને B તરંગની જેમ પ્રસરે છે B 2B00∂t B∂t 2B002Bt2 આપણે હવે આ હાર્મોનિક પ્લેન વેવ્સ ના વિશિષ્ટ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ જેમાં E વેક્ટર EE0sin 2πx 2πνt છે જેને હું E0sin kx ωt ના બરાબર લખી શકું છું જ્યાં k2π છે અને ω2πν છે EE0sin 2πx 2πνt E0sin kx ωt k2π ω2πν તેવી જ રીતે હું BB0sin kx ωt લખી શકુ છું તો મારી પાસે EE0sin kx ωt છે અને BB0sin kx ωt છે ચાલો જોઈએ કે જો સમીકરણો આના જેવા હોય તો તે આપણને આ એમ્પ્લીટ્યુડસ અને ફિલ્ડ્સ માટે શું દર્શાવે છે તો ચાલો સમીકરણ જોઈએ B નું ડાયવર્જન્સ B0 છે અને E નું ડાયવર્જન્સ E0 છે ચાલો આપણે આ સમીકરણ E0 જોઈએ મને i∂x E0sin kx ωt0 મળશે અહીં અન્ય કોમ્પોનેન્ટસ ∂y અને ∂z ને અવગણી શકાય છે કારણકે આપણે E0 ને y અને z માં સમાન લીધેલું છે તેથી આ આપણને i E00 આપે છે આનો અર્થ એ છે કે E0 એ YZ પ્લેનમાં છે તેનો અર્થ એ છે કે જો આ તરંગ X દિશામાં પ્રોપગેટ થાય છે તો પછી E ના y અને z માં કોમ્પોનેન્ટ હોઈ શકે છે અહીં મેં E ને લીલા રંગથી દર્શાવેલ છે તો ચાલો આપણે તેને Ey અને Ez લખીએ કારણકે i E00 છે આ y છે આ z છે એ જ રીતે જો હું B નું ડાયવર્જન્સ B0 સમીકરણ જોઉં તો i B00 મળશે આનો અર્થ એ પણ છે કે B ને ફક્ત By અને Bz કોમ્પોનેન્ટ છે તેથી મારી પાસે અહીં By અને Bz છે તેથી E અને B બંને પ્રોપેગેશનની દિશાને લંબ છે જેની આપણે અગાઉ દલીલ કરી હતી B00 or B has components By and Bz only ચાલો હવે આપણે મેક્સવેલના બીજા સમીકરણોનો ઉપયોગ કરીને E અને B વચ્ચેના સંબંધો જોઈએ આપણે જોયું કે YZ પ્લેનમાં EE0sin kx ωt છે અને BB0sin kx ωt છે અને આપણે B0 અને E0 વચ્ચેના સંબંધો જોવા માંગીએ છીએ તમે વિચારતા હશો કે શા માટે મેં બંને માટે sin kx ωt લખેલું છે ઇલેક્ટ્રીક અને મેગ્નેટીક ફિલ્ડ બંને માટે સમાન વેરિએશન છે જો મેં એમ ન કર્યું હોત તો પછી આ ટર્મ્સ બંને બાજુથી કેન્સલ ન થાત અને તેથી તે બંનેનું kx ωt પરનું ડિપેન્ડેન્સ સમાન હોવું જોઈએ ચાલો હવે સમીકરણ જોઈએ E નું કર્લ E B∂t છે જો હું E ના કર્લની ગણતરી કરું તો તે નીચે મુજબના મેટ્રીક્સના બરાબર છે આની ગણતરી કરતા i×0j 0 ∂xEz0sin kx ωtk∂xEy0sin kx ωt 0 મળે છે જે jEz0kcoskx ωtkEy0kcoskx ωt ના બરાબર છે હું તમને યાદ અપાવવા માંગું છું કે આ k2π છે અને ω2πν છે આને આગળ kcoskx ωt jEz0kEy0 તરીકે લખી શકાય છે જેને હું kcoskx ωt iEy0jEz0k તરીકે લખી શકું છું અહીં આ છેલ્લી ટર્મ E0 ના બરાબર છે જેથી સમીકરણ kcoskx ωtiE0 થશે તો હું હવે આગળની સ્લાઇડ્સ પર જાઉં છું આપણે મેળવ્યું કે Ekcoskx ωt iE0 છે એ જ રીતે ∂B∂t B0∂tsinkx ωt છે અને તે ωB0coskx ωt ના બરાબર છે નોંધો કે અગાઉ મેં કહ્યું હતું કે જો આ સ્પેસ ટાઇમ ડિપેન્ડેન્સ એટલે કે આ kx ωt અલગ હોત તો પછી હું આ બે સમીકરણમાં સ્પેસ અને ટાઇમ ડિપેન્ડેન્સને ઈકવેટ ન કરી શકું વધુ સ્પષ્ટતા માટે જો હું E ∂B∂t લખું તો kcoskx ωt iE0ωB0coskx ωt થશે જો આ ડિપેન્ડેન્સ જે coskx ωt દ્વારા આપવામાં આવે છે તે બંને બાજુએ એકસરખું ન હતું તેમ છતાં સમીકરણ ક્યારેક સેટીસ્ફાય થઈ શક્યું હોત પરંતુ તે આગળ જતા તેમાં ફેઝ સમાન રહેશે નહિ તેથી આ ડિપેન્ડેન્સ સમાન હોવું જોઈએ Ekcoskx ωt iE0 ∂B∂t B0∂tsinkx ωtωB0coskx ωt નેટ રિઝલ્ટ એ છે કે B0 kω છે કારણકે k2π છે અને ω2πν છે તેથી B01c થશે તો જો તરંગ i દિશામાં પ્રોપગેટ થાય જો E વેક્ટરના આવા કોમ્પોનેન્ટ હોય તો B વેક્ટર iE હોવું જોઈએ તે તેના માટે લંબરૂપ હોવું જોઈએ તેથી જો E વેક્ટર આના જેવું હોય ચાલો હું તેને થોડુ જાડુ બનાવું તો પછી B વેક્ટર સમાન પ્લેનમાં આના માટે કાટખૂણે હોવું જોઈએ તેથી તે કાં તો આ રીતે અથવા તો આ રીતે હોવું જોઈએ તો iE મને આ આપે છે હવે તે કઈ બાજુ જશે તેના માટે આપણે અહીં E0 થી ગુણાકાર કરીએ તેથી E0B01c E0 થશે જે મને 1c i 1c i E0E0 આપે છે તો આ ટર્મ 0 છે કારણકે પ્રોપગેશનની દિશા i એ E0 ને લંબરૂપ છે તેથી આપણે જોઈએ છીએ કે EB એ i ના બરાબર થવું જોઈએ EB એ પ્રોપગેશનની દિશામાં હોવું જોઈએ તેથી હું આ B એ એવી રીતે પસંદ કરીશ જેથી BE મને i આપે તેથી આપણે જોઈએ છીએ કે પ્રોપગેશનની દિશા અને ઇલેક્ટ્રીક ફિલ્ડ બંને કાટખૂણે છે પ્રોપગેશનની દિશા અને મેગ્નેટીક ફિલ્ડ બંને કાટખૂણે છે તો પછી EB ની દિશા અને પ્રોપગેશનની દિશા સમાન હોય છે તેથી જો પ્રોપગેશનની દિશા X હોય અને જો E એ Y દિશામાં હોય તો પછી B એ Z દિશામાં હશે બીજી બાજુ જો તરંગ બીજી બાજુ પ્રોપગેટ થતું હોય નેગેટીવ X દિશા પર હોય તો E એ Y દિશામાં હશે અને B એ નેગેટીવ Z દિશામાં હશે આ આપણે મેક્સવેલના સમીકરણોમાંથી મેળવીએ છીએ અને અંતે આપણે જોયું કે B01c i × E0 છે જેનો અર્થ એ છે કે B0|E0|c છે જયાં c3×108 ms છે તો જ્યારે SI યુનિટમાં માપવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવમાં મેગ્નેટીક ફિલ્ડ એ ઇલેક્ટ્રીક ફિલ્ડ કરતાં ખૂબ ઓછું હોય છે